ઇજનેરો માટેના ડેટા સાયન્સ કોર્સના R મોડ્યુલના વ્યાખ્યાન 10 અને અંતિમ વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનોમાં આપણે જોયું છે મૂળભૂત ડેટા પ્રકારો કયા છે જે R દ્વારા સપોર્ટેડ છે સ્ક્રિપ્ટો કેવી રીતે લખવી કેવી રીતે વિધેયો લખવા અને કંટ્રોલ સ્ટ્રક્ચર્સ કેવી રીતે કરવું પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું અને વગેરે આ વ્યાખ્યાનમાં તમને બતાવશુ કે કેટલાક મૂળભૂત ગ્રાફિક્સ કેવી રીતે બનાવવા જેમ કે સ્કેટર પ્લોટ લાઇન પ્લોટ અને બાર પ્લોટ અને શા માટે વધુ વ્યવહારદક્ષ ગ્રાફિક્સની જરૂરિયાત છે અને R તે કેવી રીતે કરે છે તેના પર પણ ટૂંકા વિચાર આપીશું પ્રથમ આપણે સ્કેટર પ્લોટ પર વિચાર કરીશું સ્કેટર પ્લોટ એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા પ્લોટમાંથી એક છે જ્યાં આપણી પાસે કેટલાક સ્વતંત્ર વેરીએબલ અને આશ્રિત વેરીએબલ હોય છે જ્યારે તમે તે જોવા ઇચ્છતા હોવ કે આશ્રિત વેરીએબલ એ સ્વતંત્ર વેરીએબલ પર કેવી રીતે નિર્ભર છે આપણે સ્કેટર પ્લોટનો ઉપયોગ કરી શકીએ છીએ R માં સ્કેટર પ્લોટ બનાવવું એકદમ સરળ છે અહીંનો પ્રથમ કમાન્ડ બતાવે છે તે એક વેક્ટર બનાવી રહ્યું છે જેમાં 1 થી 10 ના તત્વો છે અને હવે પછીનો કમાન્ડ આ x લે છે અને x ના તત્વ મુજબના વર્ગ ની ગણતરી કરે છે અને પછી તે વેલ્યુ ને y માં સોંપી દે છે જ્યારે તમે y પ્લોટ કરો છો તે અહીં આ પ્લોટ બનાવશે x કે જે સ્વતંત્ર વેરીએબલ છે જેને આપણે નિર્દિષ્ટ કર્યા નથી તેથી R ઇન્ડેક્ષ તરીકે પોતાનું સ્વતંત્ર વેરીએબલ પેદા કરે છે કારણ કે આ વેક્ટરમાં 10 તત્વો છે તે વેક્ટરમાં તત્વોની સંખ્યાના આધારે ઇન્ડેક્સ બનાવશે અને પછી y ના મૂલ્યો જે 1 થી 10 ના તત્વોના વર્ગ છે જે 1 4 9 છે અને વગેરે જે y અક્ષમાં બતાવ્યા છે અને 102 100 અમારી પાસે અહીં અંતિમ કિંમત y અક્ષ પર 100 છે તો ચાલો આપણે કેટલાક ઇનબિલ્ટ ડેટા સેટનો ઉપયોગ કરીને સ્કેટર પ્લોટ સમજાવીએ જે R માં ઉપલબ્ધ છે તેથી અમે અહી ડેટા સેટ ની વાત કરી રહ્યા છીએ જેનુ નામ ખાલી કાર છે તેથી તમે ખાલી કાર લખીને આ ડેટા સેટ ને એક્સેસ કરી શકો છો આ ડેટા સેટ એ ડેટા ફ્રેમ છે જેમાં 11 વરીએબલ પર કરેલા 32 નિરીક્ષણો છે અહી વેરીએબલ લિસ્ટ કર્યાછે જેમ કે સિલિન્ડરની સંખ્યા જે વેરીએબલ c y 1 અને m p g દ્વારા રજૂ થાય છે આ કારો માઇલેજ શું આપે છે તે માઇલ્સ પર ગેલન અને વજન w t જેમાં વજન એ કારનો વજન છે અને વગેરે હવે આ ડેટા ફ્રેમના વજન અને m p g વચ્ચે સ્કેટર પ્લોટ બનાવવાનો પ્રયાસ કરીએ આપણે જે કરવાની જરૂર છે તે કરવા માટે પ્લોટ કમાન્ડ નો ઉપયોગ થશે કાર વેઇટ એ તમારું સ્વતંત્ર વેરીએબલ છે માઇલ્સ પર ગેલન એ તમારુ નિર્ભર વેરીએબલ છે અને આ મુખ્ય જે ગ્રાફ x લેબના શીર્ષકને નામ આપવા માટે અને x અક્ષ માટે લેબલ આપવા માટે મદદ કરે છે y લેબનો ઉપયોગ y અક્ષ માટે લેબલ આપવા માટે થાય છે અને આ pch પોઇન્ટ્સ માટે જુદા જુદા આકારને અનુરૂપ છે અને આ pch 19 આ સ્ક્રીનમાં બતાવેલ આકારને અનુરૂપ છે તમે સ્કેટર પ્લોટમાં બિંદુઓ માટે વિવિધ આકારો મેળવવા માટે વિવિધ pch વેલ્યુઝનો ઉપયોગ કરી શકો છો આગળ આપણે લાઈન પ્લોટ પર જઇએ આપણે અગાઉ જે જોયું છે તે જ દાખલો તમે લઈ શકો છો જો સમાન પ્લોટ કમાન્ડનો ઉપયોગ કરી લાઇન પ્લોટ બનાવવી હોય તો તમારે શું કરવાની જરૂર છે કે તમારે વધારાની દલીલ સ્પષ્ટ કરવી પડે જે 1 છે તો type1 એ લાઇન પ્લોટ બનાવશે સ્કેટર પ્લોટને બદલે આગળ આપણે બાર પ્લોટ પર વધીએ R માં બાર પ્લોટ પેદા કરવા માટેનું વાક્યરચના નીચે મુજબ છે બાર પ્લોટ ઓફ એચ આ તે ઉંચાઈઓ છે જે તેને સરળ રાખવા માટે વેક્ટર અથવા મેટ્રિસ હોઈ શકે છે અમે ફક્ત વેક્ટર અને નેમ ડોટ આર્ગ્યુમેન્ટ સાથે વ્યવહાર કરીશું આ દલીલ શું કરે છે તે h x લેબ અને y લેબના દરેક એટ્રીબ્યુટ હેઠળ નામો છાપશે અને મુખ્ય નો એ જ અર્થ છે જે આપણે સ્કેટરપ્લોટ માટે જોયું છે અને રંગ આપણને બાર પ્લોટને રંગ આપવાનો વિકલ્પ આપે છે આ R કોડ છે જેનો ઉપયોગ બાર પ્લોટ બનાવવા માટે થઈ શકે છે હું બારકોડની h ઉંચાઈને વેક્ટર તરીકે વ્યાખ્યાયિત કરવા માંગુ છું જે મૂલ્યો 7 12 28 3 અને 41 ધરાવે છે અને હું બીજો વેક્ટર બનાવવા માંગુ છું જે કેરેક્ટર વેરીએબલ છે જે માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઇ ધરાવે છે અને હવે હું h સાથે બાર પ્લોટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અને મહિનાના m x લેબ તરીકે નામ પ્રારંભ કરનારી દલીલો મહેસૂલ તરીકે y લેબ અને મને જોઈતી બાર નોટ્સનો રંગ વાદળી અને મહેસૂલ ચાર્ટે એ શીર્ષક છે અને બોર્ડર લાલ છે તેથી જ્યારે તમે આ કમાન્ડ એક્ઝિક્યુટ કરો બાર પ્લોટ આ રીતે દેખાય છે આ બાર ચાર્ટ્સની ઉંચાઈ છે A 3 અને પછી નેમ ડોટ વેરિએબલ માં માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ છે જે દરેક ઉંચાઇ નીચે પ્રિંટ થયેલ છે અને x અક્ષ મહિના છે y અક્ષ એ મહેસૂલ છે અને શીર્ષક આવક ચાર્ટ છે હવે ચાલો જોઈએ કે શા માટે અત્યાધુનિક ગ્રાફિક્સની જરૂર છે ચાલો આપણે કહીએ કે તમારે નીચે બતાવ્યા પ્રમાણે એક આકૃતિમાં બહુવિધ પ્લોટ બતાવવાની જરૂર છે તમે આ કેવી રીતે કરો છો જ્યારે તમે અગાઉની સ્લાઇડમાં બતાવેલ આકૃતિ તૈયાર કરવા માંગતા હો ત્યારે પડકારો કેવા હોય છે તેથી અહીં બતાવવામાં આવ્યા પ્રમાણે આ કોડ નો ઉપયોગ કરી સચોટ આકૃતિ ફરીથી બનાવી શકાય છે તમારે શું જાણવાની જરૂર છે કે તમે જાણો છો કે લૂપ માટે ક્યાં રજૂ કરવું ડેટા ફ્રેમની કઇ કોલમ પ્લોટીંગ માટે ઉપયોગ માં લેવી અને તમારે દરેક ગ્રાફ ને ગ્રીડ માં મૂકવો પડશે અને વગેરે આ તમામ કામગીરી કર્યા પછી પણ તેનો દેખાવ જેવો જોવે છે તેવો નથી એટલે R માં વધુ વ્યવહારદક્ષ ગ્રાફિક્સ પેકેજોની જરૂર છે આ તે છે જ્યાં ggplot2 ચિત્રમાં આવે છે આ કોર્સમાં ગ્રાફિક્સ બનાવવા માટે ggplot2 ખૂબ જ સુંદર પેકેજ પ્રદાન કરે છે અમે ggplot2 સાથે વધારે વ્યવહાર કર્યો નથી સારાંશમાં આપણે R માં સ્કેટર પ્લોટ લાઇન પ્લોટ અને બાર પ્લોટ કેવી રીતે બનાવવું તે જોયું મૂળભૂત ગ્રાફિક્સના પડકારો અને ગેરફાયદાઓ અને અદ્યતન પેકેજોનો ઉપયોગ કરવાની આવશ્યકતા પણ આપણે જોઇ જેમ કે R માં સુંદર ગ્રાફિક્સ ઉત્પન્ન કરવા માટે ggplot2 આ સાથે આપણે આ R મોડ્યુલ કોર્સ ને સમાપ્ત કરીએ છીએ આ કોર્સમાં આગળનાં મોડ્યુલો માટે આપ સૌને શુભેચ્છાઓ